તેથી અઠવાડિયાના આ છેલ્લા લેક્ચરમાં આપણે કેટલીક વધુ પ્લેસમેન્ટ ટેકનિકો તેઓ કેવી રીતે કાર્ય કરે છે તેના બદલે જોઈશું તેથી આ વ્યાખ્યાન 14 છે તેથી અમે એક રસપ્રદ અલ્ગોરિધમ સાથે પ્રારંભ કરીએ છીએ જે મેલ્વિન બ્રુઅર દ્વારા પ્રસ્તાવિત છે આ એક પ્લેસમેન્ટ ટેકનિક છે જે પાર્ટીશનીંગ ટેકનિકને બદલે છે જ્યાં આવા વિચારની ધારણા ખૂબ જ સરળ છે સામાન્ય રીતે જુઓ કે આપણે શું કરીએ છીએ આપણે સર્કિટ પાર્ટીશનીંગ કરીએ છીએ આપણે બ્લોક્સના જુદા જુદા મોડ્યુલ બનાવીએ છીએ અને પછી આપણે બ્લોક્સ મૂકીએ છીએ પરંતુ અહીં તે કહે છે કે જ્યારે આપણી પાસે નેટલિસ્ટ હોય ત્યારે આપણે વારંવાર પાર્ટીશન કરીએ છીએ એવી રીતે કે એક સમયે દરેક પાર્ટીશનો સ્ટેજ એટલા નાના છે કે જેથી આપણે તેને સીધા જ કોષમાં મૂકી શકીએ તેથી પાર્ટીશન અને પ્લેસમેન્ટ એકસાથે ચાલે છે તેથી જો અમારી પાસે પ્લેસમેન્ટ માટે 2 પરિમાણીય વિસ્તાર છે જે સામાન્ય રીતે સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન શૈલી અથવા ગેટ એરે ડિઝાઇન શૈલી માટેનો કેસ છે તો પછી તમે આ પ્રકારની પ્લેસમેન્ટ વ્યૂહરચનાનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરી શકો છો તેથી આ એક પ્લેસમેન્ટ વ્યૂહરચના છે જે પાર્ટીશનીંગ ટેકનિકનો ઉપયોગ કરે છે તેથી આપેલ સર્કિટ નેટલિસ્ટને વારંવાર અથવા ક્રમશઃ બે અથવા વધુ પેટા સર્કિટમાં વિભાજિત કરવામાં આવે છે દરેક તબક્કે બે સબ સર્કિટ કારણ કે તમે 1 પાર્ટીશનનો ઉપયોગ કરી રહ્યા છો દરેક પુનરાવર્તનમાં 1 સ્લાઈસ તેથી એક સર્કિટ આપવામાં આવે તો જો તમે સ્લાઈસ બનાવશો તો તમને ત્યાંથી 2 સર્કિટ મળશે તેથી દરેક પગલા પર તમે અમુક પ્રકારનું a કરી રહ્યા છો તમે દ્વિ વિભાજન કહી શકો છો તેને 2 માં વિભાજિત કરો પરંતુ આવા કેટલાક પાર્ટીશન તમે વારંવાર કરી રહ્યા છો જ્યાં સુધી તમે એવા તબક્કામાં ન પહોંચો ત્યાં સુધી તમે બાય પાર્ટીશનીંગનો ક્રમ કરી રહ્યા છો તમે બનાવો છો તે દરેક ટુકડાઓ સીધા મૂકી શકાય છે તેથી મારો મતલબ કંઈક આવો છે કે કેટલાક મુખ્ય વિચારો જે પાર્ટીશનના દરેક સ્તરે તમે ઊભી અને આડી સ્લાઇસેસનો ઉપયોગ કરો છો જેથી ઉપલબ્ધ લેઆઉટ વિસ્તારને આડા અને ઊભી પેટા વિભાગોમાં વૈકલ્પિક રીતે વિભાજિત કરી શકાય ધારો કે મારી પાસે લંબચોરસ પ્રકૃતિનો લેઆઉટ ક્ષેત્ર છે તો ધારો કે હું આના જેવા વર્ટિકલ પાર્ટીશનથી શરૂઆત કરું છું હું તેને 2 ટુકડાઓમાં વિભાજિત કરું છું પછી હું આડા પાર્ટીશનનો ઉપયોગ કરું છું હું તેને 4 ટુકડાઓમાં વિભાજીત કરું છું પછી હું ફરીથી ઉપયોગ કરું છું ચાલો આના જેવું વર્ટિકલ પાર્ટીશન કહો તેથી 2 વધુ ટુકડાઓ બનાવવામાં આવે છે ચાલો ફરીથી આના જેવું વર્ટિકલ પાર્ટીશન કહીએ મેં બનાવેલા 2 વધુ ટુકડા પછી ફરીથી આના જેવું આડું પાર્ટીશન આના જેવું આડું પાર્ટીશન આ હું પુનરાવર્તન કરું છું હવે આ આડી અને ઊભી પાર્ટીશનોનો ક્રમ અલગ અલગ હોઈ શકે છે તેથી આવી ઘણી પાર્ટીશન વ્યૂહરચના છે તેમાંથી 2 આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈશું પરંતુ વિચાર આ છે તમે પાર્ટીશનો બનાવવા માટે વારંવાર ઊભી અને આડી સ્લાઇસેસનો ઉપયોગ કરીને આપેલ લંબચોરસ જગ્યાનું પાર્ટીશન કરવાનું ચાલુ રાખશો અંતે તમને આ પાર્ટીશનો મળશે જે સીધા જ સિલિકોન ફ્લોર પર મૂકી શકાય છે તેથી મૂળ વિચાર એ છે કે પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે જ્યાં સુધી દરેક પાર્ટીશનને કહીએ સબ સર્કિટ એ સિંગલ ગેટ છે જે લેઆઉટ એરિયા પર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે અહીં તમે આ સમસ્યાને ગેટ એરે પ્લેસમેન્ટ સાથે જોડી શકો છો ગેટ એરેમાં તમારી પાસે ગેટ્સની એરે છે અહીં પણ અમે પાર્ટીશન પાર્ટીશન પાર્ટીશન કરી રહ્યા છીએ અમે ગેટ પર પહોંચીએ છીએ તેથી આ દરેક ગેટને ગેટ એરેમાં એક ચોક્કસ ગેટમાં મૂકી શકાય છે બરાબર હવે બ્રુઅરે આડા અને વર્ટિકલ કટના અનેક સિક્વન્સનો પ્રસ્તાવ મૂક્યો છે આને કટ ઓરિએન્ટેડ સિક્વન્સ કહેવામાં આવે છે હવે જ્યારે આ કટ પ્રસ્તાવિત કરવામાં આવે છે ત્યારે તમે એક મહત્વપૂર્ણ મુદ્દો જોઈ શકો છે આ રેખાકૃતિમાં જુઓ કહો કે મેં આ રેખાઓ બતાવી છે તેમજ જો હું સર્કિટને મધ્યમાં કાપી રહ્યો છું પરંતુ તે બરાબર એવું નથી તો જે થાય છે તે આના જેવું છે હું બતાવી રહ્યો છું હું 1 સ્ટેપનું ઉદાહરણ આપી રહ્યો છું ચાલો કહીએ કે આપણે એક નાનું ઉદાહરણ લઈએ મારી પાસે કેટલાક દરવાજા છે ચાલો આપણે એક નાનું ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે મારી પાસે આના જેવું સર્કિટ નેટલિસ્ટ છે હવે આ રેખાકૃતિમાં મેં કહ્યું છે કે હું મધ્યમાં ઊભી કટથી શરૂઆત કરું છું પરંતુ વાસ્તવમાં આ મધ્ય ફક્ત પુનરાવર્તન હેતુ માટે છે તે બરાબર મધ્યમાં નથી જે હું કાપી રહ્યો છું શું હું તમને જોઈ રહ્યો છું કે મારી પાસે a 4 5 6 7 9 10 છે 10 ગેટ્સ તેથી ચાલો કહીએ કે આ ગેટ્સ નું સારું પાર્ટીશન મેળવવા માટે હું કર્નિઘન લિન બાય પાર્ટીશનીંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરી રહ્યો છું તેથી મને ખબર નથી કે કયું પાર્ટીશન શ્રેષ્ઠ છે ચાલો કહીએ કે આ એક સારું પાર્ટીશન છે તેથી મારી પાસે આ બાજુ 5 ગેટ્સ છે મારી પાસે બીજી બાજુ 5 ગેટ્સ છે તેથી મારો ઉદ્દેશ્ય કદ અથવા કટ કટસાઈઝ લાઇનની સંખ્યા ઘટાડવાનો છે જે કાપવામાં આવે છે હવે આ કિસ્સામાં તે 1 2 3 4 5 રેખાઓ કાપી રહ્યા છે તેથી કટસાઈઝ 5 છે તેથી અહીં જ્યારે પણ હું આ રેખાઓને 2 માં વિભાજીત કરતી હોય તેમ બતાવી રહ્યો છું તે આંધળો ભાગ નથી પરંતુ તમે જુઓ કટ સાઈઝ મિનિમાઈઝેશન સબ પ્રોબ્લેમ તમે તેને એવી રીતે કાપો કે કટસાઈઝ બરાબર મિનિમાઈઝ થઈ જાય તેથી દરેક પગલા પર આ દરેક કટ ઓરિએન્ટેડ સિક્વન્સ તમે ખરેખર કટસાઇઝ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો હવે 2 વૈકલ્પિક કટ સિક્વન્સ છે એટલે કે તે અહીં દર્શાવવામાં આવશે વાસ્તવમાં બ્રુઅરે સચિત્ર અને થોડા વધુ જણાવ્યું પરંતુ અમે ફક્ત તેમાંથી 2 ઉદાહરણ સાથે સમજાવી રહ્યા છીએ તેથી તમે બરાબર જાણો છો કે શું કરવામાં આવી રહ્યું છે તેથી આ એક ઉદાહરણ બ્લોક લેવલ નેટલિસ્ટ છે જે અમે દૃષ્ટાંતરૂપ હેતુઓ માટે સારી રીતે વિચારી રહ્યા છીએ આ દરેક સર્કિટ એક ગેટ જમણી બાજુ સૂચવી શકે છે અને અમે ધારીએ છીએ કે જાડી કિનારીઓ ત્યાં 4 જાડી કિનારીઓ છે 5 જાડી કિનારીઓનું વજન 1 છે તે અમુક અર્થમાં મહત્વપૂર્ણ છે અને પાતળી કિનારીઓનું વજન અડધા 0 5 છે તેથી જ્યારે તમે કટ કરો છો ત્યારે તમારે તે મુજબ કટના કદનો અંદાજ કાઢવો પડશે બરાબર તેથી પ્રથમ પદ્ધતિમાં જેને ક્વાડ્રેચર મિનકટ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે 2 કટલાઈન સાથે લેઆઉટને 4 ભાગોમાં વિભાજીત કરવાનો વિચાર છે 1 વર્ટિકલ 1 હોરીઝોન્ટલ બંને કેન્દ્રમાંથી પસાર થાય છે જેમ કે મેં અગાઉ દર્શાવ્યું છે લેઆઉટને જોતાં તમે ઊભી રીતે કાપો આડી રીતે કાપો છો તો તમને 4 ટુકડાઓ મળશે હવે જ્યારે તમે મેં કહ્યું તેમ કટ કરો છો ત્યારે તમે કટ સાઈઝ મિનિમાઈઝેશન સમસ્યાને ધ્યાનમાં લઈને કટ કરો છો તો તમે આ હેતુ માટે કર્નિઘન લિન અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકો છો હવે આ વિભાજન પ્રક્રિયા દરેક ક્વાર્ટરમાં પુનરાવર્તિત રીતે લાગુ કરવામાં આવે છે આ 2 લીટીઓ પછીનો અર્થ જુઓ તમે આખા લેઆઉટને 4 ટુકડાઓમાં વિભાજિત કર્યું છે હવે આ 4 ટુકડાઓમાંથી દરેક ફરીથી વર્ટિકલ અને હોરીઝોન્ટલ કટને આધીન છે તેથી દરેક નાના ટુકડા ઇચ્છિત કદના ન થાય ત્યાં સુધી તમે પુનરાવર્તન કરવાનું ચાલુ રાખો તો ચાલો એક ઉદાહરણ સાથે જોઈએ તેથી આ બ્લોક લેવલ નેટલિસ્ટનું ઉદાહરણ હતું તેથી અમે આ સાથે શરૂ કરીએ છીએ તેથી હું ફક્ત ઉકેલો બતાવી રહ્યો છું તેથી અહીં આ ડોટેડ લાઇનનો અર્થ છે કે હું વર્ટિકલ કટથી શરૂઆત કરી રહ્યો છું અને હકીકતમાં આ શ્રેષ્ઠ વર્ટિકલ કટ છે જો તમે કર્નિઘન લિન અલ્ગોરિધમ લાગુ કરો છો તો આ શ્રેષ્ઠ વર્ટિકલ કટ હશે જે નેટલિસ્ટને 2 ભાગોમાં વિભાજિત કરે છે તેથી આ 2 ભાગો આ 2 ગુલાબી લંબચોરસ દ્વારા બતાવવામાં આવ્યા છે તેથી મેં પહેલાથી જ 2 નેટલિસ્ટને 2 પાર્ટીશનોમાં વિભાજિત કર્યું છે હવે આ દરેક પાર્ટીશનો તમે હવે આડી કટને આધીન છો ફરીથી તમે કર્નિઘન લિન અલ્ગોરિધમ લાગુ કરો છો તેથી આ શ્રેષ્ઠ કટ હશે આ શ્રેષ્ઠ કટ હશે તેથી આ કટ કર્યા પછી તમે વિભાજિત કરોઅલબત્ત તમે ગુલાબી લંબચોરસ દ્વારા બતાવેલ નેટલિસ્ટને પહેલેથી 4 ભાગોમાં જ વિભાજિત કરી દીધું છે તેથી ફરીથી તમે ડાબી બાજુએ ઊભી કટ સાથે પ્રારંભ કરો તેથી આ 2 લંબચોરસ બ્લોક્સને 2 અને 2 માં વિભાજિત કરવામાં આવશે તેથી ચાલો કહીએ કે કટ આના જેવા છે તેથી બનાવેલ પાર્ટીશનો આના જેવા હશે જેમ કે m i અને e a હવે જમણી બાજુએ ઊભી કટ લાગુ કરો તેથી આ 2 બ્લોક હવે સમાન રીતે વિભાજિત થશે તેથી તેઓ આના જેવા બનશે એ જ રીતે તમે આ 4 લંબચોરસને વિભાજિત કરવા માટે ટોચ પર એક આડી કટ લાગુ કરો અને આ 4 લંબચોરસને વિભાજિત કરવા માટે તળિયે આડો કટ લગાવો તેથી અંતે તમે 16 લંબચોરસ પર આવો છો જ્યાં દરેક લંબચોરસમાં ફક્ત 1 ગેટ અથવા 1 નોડ હોય છે તેથી આ મારી ઇચ્છિત અંતિમ સ્થિતિ છે તેથી તમે જોશો કે શરૂઆતમાં મારો ગ્રાફ આડેધડ હતો પરંતુ તે પૂર્ણ કર્યા પછી મને અહીં n મળ્યો મને અહીં b મળ્યો મને અહીં c મળ્યો મને અહીં g મળ્યો તમે જુઓ કે શરૂઆતમાં b અહીં હતો શરૂઆતમાં c અહીં હતો પરંતુ તેઓ એવી સ્થિતિમાં આવી ગયા છે જે દરેક પગલા પર કટને ન્યૂનતમ સૂચવે છે કારણ કે c જે અહીં છે તે અહીં આ પગલા પર ખસી ગયું છે તે આ પગલામાં અહીં ખસેડ્યું છે અને તે ત્યાં જ રહ્યો તેથી એવું નથી કે હું આંધળી રીતે ગેટ કાપી રહ્યો છું પ્રક્રિયા દરમિયાન પણ ફરતો રહ્યો છું અને આ અંતિમ પ્લેસમેન્ટ છે જે મને યોગ્ય રીતે મળશે તેથી આ પ્રથમ પદ્ધતિ છે હવે બીજી પદ્ધતિને પુનરાવર્તિત બાયપાર્ટીશનીંગ મિનકટ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે ફરીથી તમે અહીં જોશો કે પદ્ધતિ સમાન છે પરંતુ કટ લાઇનનો ક્રમ થોડો અલગ છે જેમ કે હું ઉદાહરણ સાથે બતાવીશ આ ફરીથી ઊભી આડી કટ લાઇનનો ઉપયોગ કરીને પુનરાવર્તિત વિભાગ છે પરંતુ હું ઉદાહરણની મદદથી કેવી રીતે તે સમજાવીશ તેથી હું એ જ ઉદાહરણ લઉં છું જેથી હું વર્ટિકલ કટથી 2 લંબચોરસમાં વિભાજિતની શરૂઆત કરું છું પરંતુ સમગ્ર લેઆઉટમાં આડી કટને બદલે હું માત્ર એક હબને કાપી રહ્યો છું તેથી હું આ કાપી રહ્યો છું મને આ મળે છે પછી હું જમણો અડધો ભાગ કાપી રહ્યો છું અને પછી હું આ મેળવી રહ્યો છું પછી હું 4 માંથી એક ઊભી રીતે કાપી રહ્યો છું આ એક છે પછી હું આને કાપીશ પછી મેં આ જમણું કાપ્યું પછી મેં આને કાપ્યું અને અંતે સારું અહીં હું 1 રેખાકૃતિમાં બતાવી રહ્યો છું મેં આ કાપ્યું મેં આ કાપ્યું ત્યાં 8 કટ છે જે હું અહીં એકસાથે બતાવી રહ્યો છું તેથી આખરે મને ફરીથી પાર્ટીશન મળે છે હવે એક વસ્તુ તમે જુઓ તમે પાછલી ડિઝાઇન પર પાછા જાઓ તમે ફાઇનલ જુઓ આ તમારું અંતિમ પાર્ટીશન છે તમે જુઓ છો કે આ પાર્ટીશન બહુ સારું પાર્ટીશન નથી લાગતું કારણ કે તમે જોશો કે ત્યાં ઘણા વાયર છે જે N થી O O થી P સુધી ખૂબ લાંબા ચાલી રહ્યા છે અને પછી J થી K છે ત્યાં ઘણા વાયર છે જે ખૂબ લાંબા છે તેથી જો તમે વાયરની લંબાઈની ગણતરી કરો તો તમે મેનહટનનું અંતર લો છો તો તમે ખૂબ જ સરળતાથી જોઈ શકશો કે આ સોલ્યુશન મને મળે છે તેના કરતાં વધુ ખરાબ છે તમે અહીં જુઓ છો કે માત્ર 2 અથવા 3 કનેક્શન્સ સિવાયના જોડાણો ખૂબ જ સ્થાનિક છે તેથી તે બધા પડોશીઓ વચ્ચે છે તેથી આ પદ્ધતિ અન્યની તુલનામાં વધુ સારો ઉકેલ આપે છે પરંતુ અલબત્ત આ તક દ્વારા થયું છે તમે કોઈપણ મેટલિસ્ટ માટે એમ ન કહી શકો કે આ પદ્ધતિ તમને અન્ય એક કરતાં શ્રેષ્ઠ ઉકેલ આપશે તેથી બ્રુઅરે આવા 4 અથવા 5 કટનો ક્રમ પ્રસ્તાવિત કર્યો અને તમે તેને લાગુ કરી શકો છો અને તેમાંથી કયું વધુ સારું પરિણામ આપે છે તે જોઈ શકો છો અને તે વધુ સારી રીતે પસંદ કરો તે મૂળભૂત વિચાર છે સરસ હવે કોઈપણ પાર્ટીશન આધારિત પ્લેસમેન્ટ અલ્ગોરિધમ સાથે સંકળાયેલ સમસ્યા છે અને આને ટર્મિનલ પ્રોપગેશન નામની પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે તેથી આ સેશન એક સરળ ઉદાહરણ સાથે સચિત્ર છે વિચાર આવો છે જેમ કે પ્રથમ પદ્ધતિમાં અમને બતાવ્યું કે પાર્ટીશનીંગ અલ્ગોરિધમનો સીધો ઉપયોગ ચોખ્ખી લંબાઈમાં વધારો કરી શકે છે આનાથી કેટલાક વિસ્તારોમાં ચેનલોમાં ભીડ પણ વધી શકે છે ઘણી બધી લાઈનો હશે જે આપણ ને પ્રથમ પદ્ધતિમાં જોવા મળી હતી તેથી આને અવગણવા માટે ટર્મિનલ પ્રચાર નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જે હું એક ઉદાહરણ સાથે સમજાવીશ જ્યાં ડમી ટર્મિનલની કલ્પનાનો ઉપયોગ કરવામાં આવે છે જે પાર્ટીશનીંગ બાઉન્ડ્રી તરફ પ્રચારિત થાય છે તેથી હું ઉદાહરણ સાથે સમજાવીશ પછી તમે સમજી શકશો કે શું તે સ્પષ્ટ છે ચાલો આના જેવું ઉદાહરણ લઈએ આ ખૂબ જ સરળ ઉદાહરણ છે આ 2 બ્લોક્સ A અને B તેઓ જોડાયેલા છે તેથી જો હું પ્રથમ પદ્ધતિની જેમ સાદા પાર્ટીશન આધારિત હ્યુરિસ્ટિકનો ઉપયોગ કરું જેથી હું અન્ય બ્લોકનું વિભાજન કરવાનું ચાલુ રાખું છું જે હું બતાવતો નથી હું ફક્ત A અને B બતાવી રહ્યો છું તેથી જેમ જેમ તમે પાર્ટીશન કરવાનું ચાલુ રાખો છો તેમ બની શકે છે કે A અહીં ઊતરશે અને B ત્યાં ઊતરશે તેથી A અને B ને જોડવામાં લાંબી ઇન્ટર કનેક્શન લાઇનનો સમાવેશ થાય છે તેનો અર્થ લાંબો વિલંબ થાય છે પરંતુ ટર્મિનલ પ્રચાર ખ્યાલ કંઈક આવો છે કે જ્યારે તમે આડી વસ્તુનો ઉપયોગ કરીને લેઆઉટને પાર્ટીશન કરો છો ત્યારે તમે આ જુઓ છો આ AB જોડાયેલ હતો તમે પાર્ટીશન કરી રહ્યા છો તેથી જ્યારે તમે પાર્ટીશન કરો છો ત્યારે તમે જુઓ છો કે આ એક વાયર અથવા એક જાળ કાપી રહી હતી તો તમે શું કરો છો તમે પાર્ટીશનીંગ જંકશન પર ડમી ટર્મિનલ દાખલ કરો છો તેથી જ્યારે તમે 2 પાર્ટીશનો બહાર કાઢો છો ત્યારે આ ડમી જંકશન ની 2 નકલો હશે પરંતુ એક વસ્તુ તમારે યાદ રાખવાની પરંતુ આ 2 ડમી જંકશન વાસ્તવમાં સમાન નેટનું પ્રતિનિધિત્વ કરે છે તેથી જ્યારે તમે અન્ય બ્લોક્સને ખસેડો અથવા કાપો અને કિંમતની ગણતરી કરો તેથી જો તમે આ ડમી જંકશનને ખૂબ દૂર ખસેડો છો તો તે ખર્ચ ને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તેથી તમને B અથવા Aને ખૂબ દૂર ખસેડવાની મંજૂરી નથી જેમ કે તે અહીં બતાવે છે આ 2 ડમી ટર્મિનલ હંમેશા એકબીજાની નજીક રહેશે જે A અને B ને પણ એકબીજાની નજીક બનાવશે તેથી મેં આપેલું આ એક ખૂબ જ સરળ ઉદાહરણ છે પરંતુ વાસ્તવમાં વ્યવહારુ કિસ્સામાં ટર્મિનલ પ્રચાર પ્રક્રિયા ખૂબ જ જટિલ છે કારણ કે નેટ ખૂબ જટિલ હોઈ શકે છે મોટી સંખ્યામાં બ્લોક્સ મોટી સંખ્યામાં ઇન્ટર કનેક્શન લાઇન તેથી ત્યાં મોટી સંખ્યામાં ડમી ટર્મિનલ હશે તેથી ફરીથી ઘણા બધા હ્યુરિસ્ટિક્સ છે જેનો અહીં ઉપયોગ થાય છે તેથી અહીં આપણે અન્ય રચનાત્મક પ્લેસમેન્ટ અલ્ગોરિધમ જોઈએ જે ખૂબ જ સરળ છે હવે આપણે અગાઉ છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ફોર્સ ડાયરેક્ટેડ પ્લેસમેન્ટ અલ્ગોરિધમનો ઉપયોગ રચનાત્મક અર્થમાં પણ થઈ શકે છે જ્યાં તમે એક સમયે એક બ્લોક મૂકી શકો છો તેનું 0 ફોર્સ સ્થાન શોધી શકો છો અને તેને ત્યાં મૂકી શકો છો આ રીતે તમે ક્લસ્ટરો બનાવી શકો છો અથવા પાર્ટીશનો વધરી શકો છો તેથી તમારી પાસે અહીં વધુ સરળ અભિગમ હોઈ શકે છે આને ક્લસ્ટર ગ્રોથ અલ્ગોરિધમ કહેવામાં આવે છે તમે અમુક પ્રકારના બોટમ અપ અભિગમનો ઉપયોગ કરો છો તો તમે શું કરો છો ધારો કે મારી પાસે કોઈપણ તબક્કે આંશિક રીતે પૂર્ણ થયેલ લેઆઉટ છે ધારો કે પહેલાથી જ મૂકેલા બ્લોક્સની ટકાવારી છે અન્ય બ્લોક્સ તમારે મૂકવાના છે તમે જે કરો છો તે એ છે કે તમે શરૂઆતમાં એક બ્લોક મૂકો છો તમે તેને સીડ કહો છો અન્ય બ્લોક્સ એક પછી એક પસંદ કરવામાં આવે છે અને કનેક્ટિવિટીના આધારે બ્લોક્સની નજીક મૂકવામાં આવે છે કે જેથી તે અન્ય બ્લોક્સ જે પાર્ટીશનો બનાવે છે તે સાથે કેવી રીતે જોડાયેલા છે જેમ તમે જુઓ છો કે હું એક ઉદાહરણ આપી રહ્યો છું ચાલો કહીએ કે મારી પાસે આના જેવું નેટલિસ્ટ છે જ્યાં 6 નોડ્સ છે ચાલો કહીએ કે કનેક્શન વજન આના જેવા છે ચાલો આપણે આ શિરોબિંદુઓને કેટલાક નામ પણ આપીએ ABCDE અને F હવે ચાલો ધારો કે મારી પાસે એક પાર્ટીશન છે જે હું ક્લસ્ટર બનાવી રહ્યો છું જેના માટે હું બનાવી રહ્યો છું મેં પહેલાથી જ A અને D મૂક્યા છે તેથી સમાન પદ્ધતિની આપણે અગાઉ ચર્ચા કરી છે પણ તેથી અહીં મેં પહેલાથી જ A અને D મૂક્યા છે જે સૌથી મજબૂત રીતે જોડાયેલા છે તેથી બાકીના એકમાં હું જે કહું છું તે એ છે કે હું તેમને એક સમયે સંભવતઃ કનેક્ટિવિટીના આધારે એક સ્થાન આપું છું B સૌથી વધુ મજબૂત રીતે જોડાયેલ છે તેથી કદાચ આગળ હું B 10 મૂકીશ આગળ કદાચ હું C મૂકીશ કારણ કે તે બાકીના 8 અને 6 સાથે મજબૂત રીતે જોડાયેલું છે મને ખાતરી છે કે અહીં બીજી એક લિંક છે જે હું ચૂકી ગયો છું તે કહો કે આ 3 છે કહો કે આ 3 છે તેથી હવે જો મારી પાર્ટીશન સાઈઝની મર્યાદા 4 છે તો ચાલો અહીં થોભો તેથી A B C D આ 4 પહેલેથી જ એક પાર્ટીશનમાં મૂકવામાં આવ્યા છે હવે હું તેને બીજા માટે પુનરાવર્તન કરું છું ત્યાં અન્ય શિરોબિંદુઓ હોઈ શકે છે જે તમે પુનરાવર્તન કરો છો અને તમે 7 પાર્ટીશન બનાવવાનો પ્રયાસ કરો છો તેથી દરેક પાર્ટીશનની મહત્તમ સંખ્યા જે તમે મૂકી શકો છો તેની મર્યાદા હોઈ શકે છે તમે તે કરો પછી તમે આગળના પાર્ટીશન પર જાઓ તેથી જેમ કે આ એક ક્લસ્ટર જેવું છે જે તમે પ્રારંભિક બિંદુથી શરૂ કરી રહ્યાં છો તમે ક્લસ્ટરને અમુક મહત્તમ સ્વીકાર્ય કદ સુધી વધારી રહ્યાં છો તેથી તમે આ કરી લો તે પછી તમે આગળના ક્લસ્ટરમાં જશો આ રીતે તમે બ્લોક્સની પ્લેસમેન્ટ પર પાર્ટીશનો બનાવો છો તેથી આ પ્રકારના ક્લસ્ટર ગ્રોથ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને બનાવેલ લેઆઉટ સામાન્ય રીતે સારો નથી હોતો કારણ કે તે ઇન્ટર કનેક્શન વિગતોને સીધી રીતે ધ્યાનમાં લેતું નથી તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે અને કનેક્શન લંબાઈ કેટલી છે વગેરે ફક્ત સંખ્યાને ધ્યાનમાં લેતા નથી જોડાણો ધ્યાનમાં લેવામાં આવે છે પરંતુ આ પદ્ધતિમાં કેટલીક ઉપયોગીતા છે જેમ કે તે પ્રારંભિક પ્લેસમેન્ટ જનરેટ કરવા માટે ઉપયોગી થઈ શકે છે જેનો ઉપયોગ પુનરાવર્તિત સુધારણા અલ્ગોરિધમ્સમાં થઈ શકે છે જેમ કે સિમ્યુલેટેડ એનિલિંગ કે સિમ્યુલેટેડ એનિલિંગ માટે આપણે પ્રારંભિક પ્લેસમેન્ટથી પ્રારંભ કરીએ છીએ હવે આપણે આ ક્લસ્ટર વૃદ્ધિ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકીએ છીએ જે પ્રારંભિક પ્લેસમેન્ટ બનાવવા માટે ખૂબ ઝડપી છે તેથી પ્રારંભિક પ્લેસમેન્ટ એકદમ અવ્યવસ્થિત રીતે બનાવવાને બદલે અમે વાજબી રીતે સારો પ્લેસમેન્ટ બનાવવા માટે થોડી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ અને પછી અમે તેને સિમ્યુલેટેડ એનિલિંગ ટોન આપીએ છીએ તેથી તે તેના પર સુધારી શકે છે તેથી આવો વિચાર છે તેથી આ ક્લસ્ટર વૃદ્ધિ અલ્ગોરિધમનો સ્યુડો કોડ છે તેથી B એ બ્લોક્સના સમૂહને સૂચવે છે કે જે મૂકવાના છે તમે બ્લોક S પસંદ કરો છો જેને તમે B માંથી સીડ તરીકે કહો છો ત્યાં કેટલાક સંશોધનાત્મક હોઈ શકે છે તમે તે બ્લોક પસંદ કરો જે મહત્તમ રીતે જોડાયેલ છે જે તમારું સીડ હોઈ શકે છે તમે એક લેઆઉટ મૂકી B માંથી S ને દૂર કરો તેથી જ્યારે B ખાલી પુનરાવર્તિત નથી B માંથી એક બ્લોક X પસંદ કરો X ને લેઆઉટમાં મૂકો અને B માંથી X ને સારી રીતે દૂર કરો આ તો એવું છે કે તમે આખી વાત પૂરી કરી રહ્યા છો પરંતુ મેં કહ્યું તેમ અન્ય પ્રતિબંધ હોઈ શકે છે જે અહીં દર્શાવવામાં આવ્યો નથી તેથી આ દરેક ક્લસ્ટરનું મહત્તમ કદ હોઈ શકે છે તેથી એકવાર તે મહત્તમ કદ સુધી પહોંચી જાય ત્યારે તમે શરૂ કરી શકો છો અને તમે આગલા ક્લસ્ટર માટે પસંદગીયુક્ત સીડ શરૂ કરી શકો છો તેથી આ રીતે ઘણા ક્લસ્ટરો જમણે C1 C2 C3 બનાવી શકાય છે હવે છેલ્લે ચાલો આપણે પર્ફોર્મન્સ આધારિત પ્લેસમેન્ટ પર કેટલીક સંક્ષિપ્ત ટિપ્પણીઓ કરીએ તમે જોશો કે અમે પછીથી આ પ્રદર્શન આધારિત મુદ્દાઓ પર ફરી આવીશું તેથી જ્યારે આપણે સમય વિશ્લેષણ અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે હવે અહીં મુદ્દો એ છે કે ચિપ સ્તરે વિલંબ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે નિર્ણાયક માર્ગોને ઓળખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે બદલામાં ઘડિયાળની આવર્તન નક્કી કરી શકે છે જે બદલામાં ચિપ્સનું એકંદરે પર્ફોર્મન્સ નક્કી કરી શકે છે અને આ વિલંબ ઘણીવાર આંતર જોડાણોને કારણે થાય છે ખરાબ વાયરિંગ અથવા ખરાબ પ્લેસમેન્ટ ચિપ સ્તરે મોટા વિલંબ તરફ દોરી શકે છે હવે જેમ જેમ બ્લોક્સ નાના અને નાના બને છે ટ્રાંઝિસ્ટરમાં બ્લોક્સ તમે કહી શકો છો કે ટ્રાન્ઝિસ્ટર નાનું થઈ રહ્યું છે ચિપ્સ પણ નાની થઈ રહી છે તેથી હવે ઇન્ટરકનેક્શન વિલંબ એ મુખ્ય મુદ્દો બની ગયો છે કારણ કે હવે ગેટ વિલંબ અને ઇન્ટરકનેક્શન વિલંબ લગભગ તુલનાત્મક બની રહ્યા છે તેથી અગાઉ ગેટનો વિલંબ ઘણો મોટો હતો તેથી તમને ઇન્ટરકનેક્શન વિલંબને અવગણવાનું પરવડી શકે છે પરંતુ તમે બરાબર કરી શકતા નથી તેથી ચિપ્સમાં ઉચ્ચ પ્રદર્શન સર્કિટ માટે પ્લેસમેન્ટ એલ્ગોરિધમ નેટ્સના આંતર જોડાણને મંજૂરી આપશે જ્યાં કદાચ અમુક સમયની મર્યાદાઓ હશે હું કહી શકું છું કે તમે એવી રીતે રૂટ કરો કે તમારો મહત્તમ વિલંબ વપરાશકર્તા દ્વારા અમુક ડેલ્ટા મૂલ્યથી વધુ ન હોવો જોઈએ જે સ્પષ્ટ કરી શકાય તેથી અલ્ગોરિધમ્સને વ્યાપક રીતે 2 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે 1 ચોખ્ખા ધોરણે નેટ પર કામ કરે છે તો યાદ કરો નેટ શું છે નેટ એ પિનનું કનેક્શન છે જેને જોડવાનું હોય છે તેઓ તે અર્થમાં સમાન સંભવિત નેટથી સંબંધિત છે તેથી અહીં નેટ આધારિત અભિગમમાં આપણે નેટને નેટ દ્વારા વ્યક્તિગત રીતે સમયની મર્યાદાઓને પહોંચી વળવા માટે રૂટ કરવાનો પ્રયાસ કરીએ છીએ અમે પાથને ધ્યાનમાં લેતા નથી જેમ કે અમારો મતલબ એ છે કે ચાલો કહીએ કે મારી પાસે એક દૃશ્ય હોઈ શકે છે જ્યાં દરવાજાના સ્તરે એક નાની સર્કિટ ધ્યાનમાં લઈએ ચાલો આ લઈએ તેથી અહીં જો તમે આને જુઓ તો વાયરનો આ સમૂહ 1 2 3 4 છે તેઓ એક જાળી બનાવે છે કારણ કે આ પિન અહીં આ પિન અહીં આ પિન અહીં અને આ પિન અહીં તેઓ સમાન સંભવિત છે તેથી અમે આ નેટને વ્યક્તિગત રીતે ધ્યાનમાં લઈએ છીએ અમે આ નેટના વિલંબને ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ આ NAND ગેટના આઉટપુટથી આ NAND ગેટ્સના ઇનપુટમાં મહત્તમ વિલંબ અમે ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે મારા ઇનપુટથી મારા અંતિમ આઉટપુટ સુધીના પાથને ધ્યાનમાં લેતા નથી જે કુલ વિલંબ છે હું તેને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લેતો નથી હું તેને ચોખ્ખા ધોરણે જોઈ રહ્યો છું એ જ રીતે જો અહીં મારી પાસે આ ફરીથી અહીં જવાનું છે તેથી મારી પાસે અહીં બીજી નેટ હશે અહીં બીજી નેટ હશે તેથી હું આના વિલંબને ઘટાડવાનો પ્રયાસ કરીશ નેટ દ્વારા ચોખ્ખા ધોરણે આપણે આગળ વધીશું તેથી દરેક નેટ માટે સમયની જરૂરિયાત નક્કી કરવાની હોય છે અને સામાન્ય રીતે અમુક પ્રકારનું ટાઇમિંગ એનાલિસિસ ટૂલ ઉપલબ્ધ હોય છે જે ચોખ્ખી લંબાઈ પર બાઉન્ડ્સ જનરેટ કરે છે જે પ્લેસમેન્ટ દરમિયાન સંતુષ્ટ હોવા જોઈએ જેમ કે ચાલો કહીએ કે હું ઈચ્છું કે મારે સર્કિટની જરૂર છે અમુક ચોક્કસ ઘડિયાળ આવર્તન પર કામ કરવા માટે તેથી તમે વિશ્લેષણ કરી શકો છો અને તમે તે સારી રીતે અનુમાન કરી શકો છો કે મારી સર્કિટ આ ચોક્કસ ઘડિયાળ પર કામ કરે છે મારી મહત્તમ ચોખ્ખી લંબાઈ ક્યારેય આનાથી વધી શકે નહીં જો તે આનાથી વધી જાય તો આ જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ બની શકે છે તેથી આ પ્રકારના પ્રતિબંધ ત્યાં હોઈ શકે છે અન્ય અભિગમ કદાચ તમે ઇનપુટથી આઉટપુટ જટિલ પાથના પાથને ધ્યાનમાં લો તમે પાથ પરના કુલ વિલંબને જુઓ અને જુઓ કે શું મહત્વપૂર્ણ પાથ ઘડિયાળના અમુક સમય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે કે નહીં અને તમે બ્લોક્સને એવી રીતે મૂકવાનો પ્રયાસ કરો કે પાથની લંબાઈ ખાસ કરીને નિર્ણાયક માર્ગો કે તેઓ સમયની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે એટલું જ નહીં કે કેટલાક પાથ જે શરૂઆતમાં જટિલ ન હોઈ શકે પરંતુ તમે તેને મૂક્યા પછી કદાચ અન્ય કોઈ પાથ હવે જટિલ બની ગયા છે તમારે ખાતરી કરવી જોઈએ કે પાથની આવી જટિલતા તેમના વિલંબમાં વધારો કરે છે તે સમયની મર્યાદાને પ્રતિકૂળ અસર કરતી નથી તે દરેક સમયે નેટ હોવી જોઈએ હવે અમે આ બાબતોને પછીથી જોઈશું જ્યારે આપણે આ સ્ટેટિક ટાયમિંગ એનાલિસિસ અને આવા સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરીશું તેથી આની સાથે અમે વિવિધ પ્લેસમેન્ટ એલ્ગોરિધમ્સ જોયા છે હવે આ સપ્તાહમાં અમે પાર્ટીશન ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટની ભૌતિક ડિઝાઇનની પ્રારંભિક સમસ્યાઓ જોઈ છે તેથી આ સાથે અમે આ વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ તેથી હવે પછીના લેક્ચરમાં આપણે રૂટીંગ પર ચર્ચા શરૂ કરીશું